ચાલો ઉત્કલન દરમિયાન થતાં ઉષ્મા પરિવહન પર વિચાર કરીએ કે જેમાં પ્રાવસ્થા ફેરફાર શામેલ છે તેથી કહીએ કે ઘનથી પ્રવાહી પ્રાવસ્થા દરમિયાન થતાં ઉષ્મા પરિવહનમાં પણ ગુપ્ત ઉષ્મા શામેલ હશે બંને સંવેદન અને ગુપ્ત ઉષ્મા એકસાથે વિનિમય થયેલ ઉષ્માના એકંદર દરમાં ભાગ ભજવે છે પ્રશ્ન એ છે કે ઉષ્મા પરિવહનની ગણતરીમાં ગુપ્ત ઉષ્માનો સમાવેશ કેવી રીતે કરવો ખાસ કરીને સ્થાનિક અને સરેરાશ ઉષ્મા પરિવહનાંક શોધવા તરલ થી ભરેલા એક પાત્ર ને ધ્યાનમાં લો ધારો કે પાત્રના તળિયેથી ઉષ્મા પૂરી પાડવામાં આવે છે સ્નેપશોટ જુઓ ઘનથી તરલમાં પરિવહન થતી ઉષ્માની ચોખ્ખી માત્રા કેટલી છે તરલ ઉકળતું હોઈ શકે છે વધુમાં પરિવહન થતી ઉષ્મા તરલના અમુક ભાગ જે ગુપ્ત ઉષ્માની માત્રાને નિર્દિષ્ટ કરે છે પર આધારીત છે જે પ્રવાહીમાંથી બાષ્પ પ્રાવસ્થામાં પરિવર્તન પામ્યો હશે પાત્રની નીચેની સપાટી માની લો કે તાપમાન Ts પર જાળવી છે તળિયાથી ઉષ્મા દ્વારા પાત્રને પૂરી પાડવામાં આવતી ઊર્જા પ્રથમ તરલની સંવેદન ઉષ્મામાં પરિણમશે તરલ જેવુ ઉત્કલન બિંદુ એ પહોંચે છે ત્યાં જ તરલનો અમુક ભાગ વરાળ પ્રાવસ્થામાં આવે છે ઉષ્માનો વધુ પુરવઠો વધુ તરલને વરાળ પ્રાવસ્થામાં રૂપાંતરિત કરશે આ કિસ્સા માટે ઉષ્મા પરિવહનાંકનો અંદાજ કેવી રીતે કાઢવો વરાળ પ્રાવસ્થામાં રૂપાંતરિત તરલના ભાગના આધારે ઉત્કલન પ્રક્રિયાને ચાર જુદા જુદા પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે એક નિયંત્રિત પ્રયોગને ધ્યાનમાં લો જેમાં એક પ્લેટિનમના તારને તરલથી ભરેલા પાત્રમાં ચોક્કસ સ્થાન પર મૂકવામાં આવે છે ઉપરનો સ્નેપશોટ જુઓ તાર વિદ્યુતીય રીતે ગરમ કરેલ છે પૂરતી ઉષ્મા પૂરી પાડ્યા પછી વરાળ તાર પર કેન્દ્રિત થતી જોઇ શકાય છે વરાળ હલકી હોવાથી તે પ્રવાહીમાંથી વહન કરશે ઉપર જતી વખતે વરાળ પ્રવાહીને વિસ્થાપિત કરશે આમ પ્રાકૃતિક ઉષ્માનયન શામેલ છે બીજું કેન્દ્રિયકરણ ની પ્રક્રિયા શામેલ હોવાથી ઉષ્મા વિનિમય કેન્દ્રિયકરણની પ્રક્રિયાને અસર કરતાં સપાટીના ગુણધર્મોનું વિધેય હોવું જોઈએ જે સપાટી પર ઉષ્મા પૂરી પાડવામાં આવે છે ત્યાં પરપોટા કેન્દ્રિત થાય છે જે સપાટીના ગુણધર્મોનું મજબૂત વિધેય છે જો સપાટી ખૂબ ખરબચડી હોય તો અન્ય સ્થાનો ઉપર કેન્દ્રિયકરણ માટેના ચોક્કસ સ્થાનો પસંદ કરવામાં આવે છે આમ ઉત્કલન પ્રક્રિયામાં સપાટીના ગુણધર્મો મજબૂત ભૂમિકા ભજવે છે પ્રક્રિયા દ્વિ પ્રાવસ્થા પ્રણાલી હોવાથી અને જટિલતા ના સ્વરૂપને ધ્યાનમાં લેતા તે પારખવું અગત્યનું છે કે સંચાલક સમીકરણોમાં હવે દ્વિ પ્રાવસ્થા વહનના પાસાઓ શામેલ હશે જે આ અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવ્યા નથી દ્વિ પ્રાવસ્થા વહનની લાક્ષણિકતા આ અભ્યાસક્રમના અવકાશથી બહાર છે જો કે આપણે હજી પણ ઉષ્મા પરિવહનાંક શોધવાની જરૂર છે આ રીતે ચાલો ઉત્કલન પ્રક્રિયામાં સામેલ પરિમાણહીન જૂથોને ઓળખવા સાથે પ્રારંભ કરીએ અત્યાર સુધીના ધ્યાનમાં લીધેલા બધા કિસ્સાઓમાં Nu અને બીજી પરિમાણહીન રાશિઓ વચ્ચેનો સંબંધ ઉષ્મા પરિવહનાંકને શોધવા માટે ચાવીરૂપ છે તેથી કોઈ કલ્પના કરી શકે છે કે જો ઉત્કલન દરમિયાન થતાં ઉષ્મા પરિવહનને લાક્ષણિકતા આપવા માટેની પરિમાણહીન રાશિઓ જાણીતી હોય તો અનુરૂપ અનુસંબંધના વિધેય સ્વરૂપને ઓળખી શકાય છે પરિમાણીય વિશ્લેષણ માટે ચાલો બકિંગહામ પાઇ પ્રમેય નો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લઈએ ઉદ્દેશ્ય એ શોધવાનું છે કે આ પરિમાણહીન જૂથો શું છે ઉત્કલનના કિસ્સામાં થતાં ઉષ્મા પરિવહનને અસર કરતાં ભૌતિક ગુણધર્મો ઉપરના સ્નેપશોટમાં રજૂ કરવામાં આવેલ છે ઉષ્મા પરિવહનને અસર કરતા ૧૦ પરિબળો ઘનતા ઉષ્માધારિતા ઉષ્મિય વાહકતા બાષ્પાયન ઉષ્મા સ્નિગ્ધતા તાપમાન તફાવત ઘનતા તફાવત લંબાઈ ધોરણ અને પૃષ્ઠતાણ છે બકિંગહામ પાઇ પ્રમેયનો અમલ બતાવે છે કે ૫ પરિમાણહીન જૂથો હશે જે નીચે સ્નેપશોટમાં સૂચિબદ્ધ કરેલ છે માં બીજી પરિમાણહીન રાશિ જેકોબ આંક છે જે સંવેદન ઉષ્મા અને ગુપ્ત ઉષ્મા નો ગુણોત્તર છે અને ચોથી રાશિ બોન્ડ આંક છે જે ઉત્પ્લાવક બળો અને પૃષ્ઠતાણનો ગુણોત્તર છે ત્રીજી રાશિ પ્રાંડલ્ટ આંક છે ઉત્કલનના બે વર્ગો છે એટલે કે પૂલ ઉત્કલન અને પ્રેરિત ઉષ્માનયન ઉત્કલન જ્યારે અહીં વહનનું બાહ્ય પમ્પિંગ નથી થતું જ્યારે ઊકળતું તરલ ચોક્કસ દિશામાં વહાવા માટે પ્રેરવામાં આવે છે આગળ બદલામાં પૂલ ઉત્કલન મુક્ત ઉષ્માનયન અથવા કેન્દ્રિયકરણની પ્રક્રિયા દ્વારા સંચાલિત થઈ શકે છે પ્રયોગો નુકીયામા ના કારણે છે આ પ્રયોગમાં ઉષ્મા વિનિમયનો ચોખ્ખો દર ઉપરના સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે માપવામાં અને આલેખવામાં આવે છે ચાલો ધારીએ કે t0 પર તરલ લગભગ સંતૃપ્ત તાપમાન પર છે Ts Tsat અને ઉષ્મા વિનિમયનો આલેખ ઉત્કલન પ્રક્રિયામાં આંતરદૃષ્ટિ પૂરી પાડે છે ચાલો આગળ ધારીએ કે આપેલ શરતો માટે ઉત્કલન તાપમાન નિશ્ચિત છે આલેખમાં પ્રાપ્ત આવા વક્ર ને ઉત્કલન વક્ર કહેવામાં આવે છે અગાઉના લેકચરમાં ઉત્કલન વક્રની વિગતવાર ચર્ચા કરવામાં આવશે